હવે આપણે એક અગત્યના ઇક્યુ મૂલ્ય જેને આપણે એકનિષ્ઠા કહીએ છીએ તેના વિશે ચર્ચા કરી રહ્યા છીએ આ એક અગત્યનું મૂલ્ય છેજેનું આપણે અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંવર્ધન કરવાની જરૂર છે કારણ કે તમે જાણો છો તેમ એકનિષ્ઠા એટલે ખુલ્લી રીતે પ્રામાણિકપણે સાતત્યપૂર્ણ રીતે કાર્ય કરવું તે જે એક વ્યક્તિ તરીકે ટીમના એક સભ્ય તરીકે એક કર્મચારી તરીકે તમે કેટલા વિશ્વાસનીય છો તે નક્કી કરે છે આથી આ સંસ્થામાં વ્યક્તિની માન્યતા દર્શાવે છે વ્યક્તિ તરીકે તમે કેટલા માન્ય છો વ્યક્તિ તરીકે તમે કેટલા વિશ્વસનીય છો આથી જ હું હંમેશા કહું છું કે સંસ્થામાં એકનિષ્ઠા સર્વોચ્ય મહત્વ ધરાવે છે આથી એકનિષ્ઠા પ્રત્યે વ્યક્તિએ કાળજી દાખવવી જોઈએ હવે અંતિમ વિભાગ તરફ ફરતાં આપણે તેને ઇક્યુ પરિણામો કહીશું જેને સમજવા ખૂબ જરૂરી છે કારણ કે તે એ જ છે જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે જેને આપણે ઇક્યુના પુરોગામી કહીએ છીએ જો તમે નૈતિકતાનું સારું સ્તર ઇક્યુ સક્ષમતાઓ કે ઇક્યુ મૂલ્યોનું ઉચ્ચ સ્તર અને જીવનની ઘટનાઓના સંદર્ભે વધુ સારું સંતુલન ધરાવો છો તો આ ઇક્યુના શા પરિણામો હોય છે તે તમારા જીવનને કેવી રીતે અસર પહોંચાડશે તે તમારા વ્યાવસાયિક જીવનને કેવી રીતે અસર પહોંચાડશે ખાસ કરીને સંસ્થાકીય સફળતાની દ્રષ્ટિએ અથવા સામાન્ય રીતે તમારા જીવનની સફળતા માટે તે કેવા પ્રકારના પરિણામો લાવશે ચાલો સૌ પ્રથમ ઇક્યુ પરિણામોને સ્વાસ્થ્યના સંદર્ભે તપાસીએ જેને આપણે સાધારણ સ્વાસ્થ્ય કહીશું સ્વાસ્થ્ય એ ક્યારેય માત્ર સ્વાસ્થ્ય તરીકે કે શારીરિક સ્વાસ્થ્ય તરીકે જ વ્યાખ્યાયિત નથી થતું સ્વાસ્થ્ય તે શારીરિક અને માનસિક બંને છે સ્વાસ્થ્ય એટલે માત્ર રોગનો અભાવ જ નહીં પણ સુસંવાદિતા પણ છે માનવ શરીરનું સુસંવાદિત રીતે કાર્ય કરવું તે જ્યારે તમે સુસંવાદિત તેમ કહો છો ત્યારે તે સંતુલિત પરિસ્થિતિ છે તમે શારીરિક અને માનસિક બંને દૃષ્ટિએ સક્રિય છો આથી એનો અર્થ એ થયો કે તે આપણી શારીરિક સ્થિતિ અને માનસિક સુખાકારી બંનેનું સંમિશ્રણ છે તો ચાલો આપણે શારીરિક પરિસ્થિતિ કે જે શારીરિક ચિહ્નો ધરાવે છે તેને તપાસીએ છેલ્લા મહિનાઓ વિશે વિચારો જો તમે ક્યારે ય નીચે દર્શાવેલા ચિહ્નોનો અનુભવ કર્યો હોય તો તે દર્શાવો તમે વજન સાથે પીઠનો દુખાવો અનુભવો છો તમે વધું વજન કે ઓછું વજન ધરાવે છો મનોભાર સતત માથાનો દુખાવો તમે મનોભાર હેઠળ છો તમને માથાનો દુખાવો માઇગ્રેન શરદી અને શ્વસનતંત્રની તકલીફ છે આ બધા શારીરિક ચિહ્નો છે તમે પેટની તકલીફો જેવી કે વારંવાર વાયુ થવો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અથવા કોઈ પણ પ્રકારના અલ્સર થી પીડાઓ છો તમને છાતીમાં દુખાવો થાય છે જો હા તો એક વર્ષમાં કેટલી વાર કે દર અઠવાડિયે એક કે બે વાર અથવા તો લગભગ દરરોજ સમજાવી ન શકાય તેવી ક્રિયા કે પીડા થાય છે તમે એવી કોઈ પીડા સહન કરી રહ્યા છો કે જેને સમજાવી ન શકાય ઉપર સૂચિ કરેલ ન હોય તેવા બીજા કેટલાક લાંબા ગાળાના દુખાવા અહીં સૂચિ કરેલ ન હોય તેનાથી પણ તમે પીડાઇ રહ્યા છો જો હા તો કેટલું જો ના તો કેટલે સુધી મહેરબાની કરીને આ બધાને પ્રામાણિકતાથી મુક્ત અને ખુલ્લા પ્રતિભાવોથી દર આપો શારીરિક ચિહ્નોની સાથે આ વધારો છે કેટલાક લોકો માનસિક આઘાતથી પીડાતા હોય છે વર્તનના ચિહ્નો તરીકો તમે ઈટિંગ ડિસઓર્ડર અથવા ભૂખ ન લાગવી અકરાંતિયું જમવું ભોજન માટેનો સમય ન હોવો વગેરે તકલીફોથી પીડાઓ છો ઘણી વાર એવું થાય છે કે કપરી જવાબદારીઓને કારણે ઘણા બધા કાર્યો એક સાથે પાર પાડવાને કારણે આપણને સવારનો નાસ્તો બપોરનું ભોજન અને રાત્રીનું ખાણું સમયસર લેવાનો સમય રહેતો નથી જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિને ગંભીર અસર પહોંચાડે છે આથી જ દરરોજ સમયસર ખાણું લેવું એટલું જ મહત્વનું છે શું તમે ધૂમ્રપાન કરો છો કેટલું આના પર દર આપો શું તમે આલ્કોહોલ કે તેની બનાવટનું સેવન કરો છો તમે કેટલી વાર સેવન કરો છો સેવન કરવાને પણ દર આપો અમે તમારા વર્તનની સ્થિતિ નક્કી કરીશું શું તમે ટ્રાન્કવીલાઈઝર tranquilizer જેવા કે એસ્પિરિન કે બીજી દર્દ શામક દવાઓ લો છો તમે ડિસ્પ્રીન કે બીજી એકેય માથાના દુખાવા માટેની દવા લો છો અન્ય કોઈ નશીલા પદાર્થોનું સેવન કરવું નિકટના સંબંધીઓ સાથે દારૂ પીવો અન્યની લાગણીઓની આલોચના કરવી દોષારોપણ કરવું કે ધિક્કારવી દિવસના બે કલાક કે તેથી વધુ ટીવી જોવાનો લાભ ઉઠાવવો કે તેનો ભોગ બનવું લોકોને નાખુશ કરે તેવી રીતે વિડીયો જોવો કોમ્પ્યુટર ગેમ રમવી કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો હું આવી પરિસ્થિતિનો સામનો કરું છું શું તમને અકસ્માત કે ઇજાઓ થયેલ છે મહેરબાની કરીને તેને પ્રામાણિકતાથી દર આપો તમારા સાંવેગિક ચિહ્નોને લગતી વધુ બાબતોની નોંધ કરેલી છે આમ આ સાધારણ સ્વાસ્થ્યના ત્રણ ક્ષેત્રો છે શારીરિક વર્તનલક્ષી અને સાંવેગિક જે માનવ સ્વાસ્થ્યને ઘડે છે ખરું તો હવે સાંવેગિક ચિહ્નો તરફ પાછા ફરતાં તમને એકાગ્ર થવામાં તકલીફ પડે છે ઘણી વાર મને મારા વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી સાંભળવા મળે છે કે તેમાંના ઘણા પોતાના અભ્યાસમાં યોગ્ય રીતે એકાગ્ર થઈ શકતા નથી તે સાંવેગિક ખલેલનો ચોક્કસ સંકેત છે વધુ પડતો કાર્યભાર શું તમે તમારા કાર્ય માટે ખરેખર ઉત્તેજિત છો સહેલાઇથી વિચલિત થવું તમે વિચલિત થાઓ છો તેને મનમાંથી દૂર કરી શકતા નથી સતત ચિંતા કર્યા કરવી કે ઉદાસી હતાશા કે નિરાશાની લાગણીમાં રહેવું આ પણ સાંવેગિક ચિહ્નો છે જે તમારા સાધારણ સ્વાસ્થ્યની સ્થિતીમાં ઘટાડો કરે છે એકલતાનો અનુભવ શું તમે એકલતાએકાકીપણું અનુભવો છો મન શૂન્યમનસ્ક થઇ જાય છે મગજમા કંઈ ઉતરી રહ્યું નથી અને તે સંપૂર્ણ કોરુંકટ્ટ છે શું તમે આ પ્રકારે અનુભવો છો કે તેમાંથી પસાર થાઓ છો થાક અનુભવવો કે ભારણ અનુભવવું શું તમે ખરેખર આવો અનુભવ કરો છો કે તમે પૂરેપૂરા થાકી ગયા છો આ પણ સાંવેગિક ચિહ્નોનો સંકેત છે મનમાં નિર્ધાર કરવામાં કે નિર્ણય લેવામાં તકલીફ પડે છે ખરેખર તમે આમાં ખૂબ તકલીફ અનુભવો છો તમને અનિર્ણયાત્મકતા સતાવે છે તમે સાચા નિર્ણયો કે યોગ્ય નિર્ણયો લઈ શકતા નથી તમારા મનને સક્રિય રાખવામાં કે શાંત પાડવામાં તકલીફ પડે છે આ તમામ સાંવેગિક ખલેલના ચિહ્નો છે આ સ્કેલના ત્રણે ય તબક્કામાંથી પસાર થયા પછી તમને પ્રાપ્તાંકોની ચાર સ્થિતિ મળશે જેને A કહીશું તે 0 8 સુધી જશે કક્ષા B એટલે જો તમે 0 8 ની વચ્ચે પ્રાપ્તાંક મેળવો છો તો તે મહત્તમ છે જો તમારો પ્રાપ્તાંક 9 18 ની વચ્ચેનો હોય તો તમે નિપુણ છો જો તમારો પ્રાપ્તાંક 19 31 ની વચ્ચે આવતો હોય તો તમે સંવેદનશીલ છો જો તમારો પ્રાપ્તાંક 32 96 ની વચ્ચે આવતો હોય તો તે સાવધાની છે એનો અર્થ એ થયો કે તમે ખૂબ જ બીમારી કે માંદગીથી પીડાઈ રહ્યા છો તમારે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવી જોઈએ ગંભીર બીમારી તે ચેતવણીનો તબક્કો છે આને કહેવાય કે તમે સરેરાશ બીમારીમાંથી પસાર થઈ રહ્યા છો અને આ મહત્તમ છે તમે ખૂબ ઓછા બીમાર પડો છો તમે ખૂબ સ્વાસ્થ્યપ્રદ જીવન જીવી રહ્યા છો તો આને આપણે તમારા સાધારણ સ્વાસ્થ્યની સ્થિતિ કહીશું તમારા અંગત તેમજ વ્યાવસાયિક બન્ને જીવનમાં તેના પરિણામો જોવા મળે છે હવે ત્યાર પછીના પરિમાણ તરફ આગળ વધતાં આપણે તેને જીવનની ગુણવત્તા કહીશું જો તમારી સાંવેગિક બાબતોની સ્થિતિ અકબંધ નહિ હોય તો તે પ્રત્યક્ષ રીતે તમારા જીવનની ગુણવત્તાને અસર પહોંચાડે છે એવા ઘણા અનુભવજન્ય સંશોધનો ઉપલબ્ધ છે જ્યાં સંશોધકોએ શોધ્યું છે કે સાધારણ સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા વચ્ચે સાંવેગિક બુદ્ધિ અને જીવનની ગુણવત્તા વચ્ચે સીધો સંબંધ છે આથી આ બંને ચલો વચ્ચે જોડાણ અને સહ સંબંધ સ્થાપી તેમનું સાહચર્ય જોવું જોઈએ આ કસોટી આપ્યા પછી તમે પણ તેમ કરી શકો અને તમે તમારા પ્રાપ્તાંકોની તુલના કરી શકો શું તમે જીવનની ગુણવત્તાના નિમ્ન સ્તરે છો જો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ નબળી હોય તો તમે જીવનની ગુણવત્તાનું નિમ્ન સ્તર ધરાવવાની સંભાવના ધરાવો છો ચાલો તપાસીએ હું મારા જીવનથી ખૂબ સંતુષ્ટ છું એનો મતલબ એ થયો કે તમે ખુશ છો હું ઉર્જાવાન ખુશ સ્વસ્થ છું જો હા તો કેટલું તે પ્રમાણે અને પ્રામાણિકતાથી દર આપો હું આંતરિક શાંતિ અને સુખાકારીનો અનુભવ કરું છું શું તમને લાગે છે કે ખરેખર તમને શાંતિ છે તમે સુખાકારીનો આનંદ માણો છો આ બધી બાબતોની કાળજી લેવી જોઈએ તમારા વિધાનનું માપન ના કરો જો તમે તેનું માપન કરો છો તો તે તમારા માપનની અસરને હળવી કરી નાંખે છે સાચા અર્થમાં ખુશ રહેવા માટે મારે મારા જીવનમાં ઘણા બધા પરિવર્તન કરવાની જરૂર છે તો આ સ્પષ્ટ સંકેત છે કે તમારું જીવન વ્યવસ્થિત નથી અને તમે તમારા જીવનથી સંતુષ્ટ નથી તમારે ઘણા પરિવર્તન કરવાની જરૂર છે મારું જીવન મારી ઊંડી જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે મારા જીવનમાં આશા રાખી હોય તેના કરતાં મને ઓછું મળ્યું છે ઘણા લોકો તેમની સિદ્ધિઓ તેમની ઘરેલૂ બાબતોને લક્ષમાં લીધા વિના જ આમ કહેતા હોય છે તેમને હંમેશા એવું લાગે છે કે તેમણે જીવનમાં કંઈ પ્રાપ્ત નથી કર્યું આવા પ્રકારના વિચારો અને લાગણીઓ હંમેશા નિરાશા અને અસંતોષ લાવે છે અને વંચિતતાનો ભાવ ઊભો કરે છે હકીકતે આ જીવનની ગુણવત્તામાં ઘટાડો કરી તેને નિમ્ન સ્તરે લાવે છે ત્યાર પછી ચોક્કસ બાબતો છે મારું જીવન મારી ઊંડી જરૂરિયાતોને પરિપૂર્ણ કરે છે એટલે કે તમે તમારા જીવનમાં તમારી જરૂરિયાતો ઇચ્છાઓ પરિપૂર્ણ કરી શકો છો આથી જ તમે ખૂબ સફળ જીવન જીવી રહ્યા છો મેં જીવનમાં આશા રાખી હતી તેના કરતાં ઓછું મેળવ્યું છે હું જેવો છું તેવો મને ગમું છું તે સારા જીવન વિશે છે વિધેયાત્મક ઘટકોની ચર્ચા કરતી વખતે મનોવિજ્ઞાની માર્ટિન સેલિગ્મન ત્રણ પ્રકારના જીવન વિશે વાત કરે છે એક સારું જીવન બીજું ભૌતિક જીવન જેમ કે આપણને જીવનમાં કેટલાક પ્રકારની ભૌતિક પ્રાપ્તિઓની પણ જરૂરિયાત રહે છે પણ તે સારા જીવનનું નિર્માણ કરતી નથી સારું જીવન એટલે સાર્થક જીવન તે અર્થસભર છે તેમાં સંતોષ છે આત્મ તૃપ્તિ છે તો તમે સારું જીવન પ્રાપ્ત કરી શકો માત્ર ભૌતિક પ્રાપ્તિ આપણા જીવનમાં સારી સ્થિતિ નિર્માણ ના કરી શકે આથી જેવું છે તેવું હું મારા જીવનને ચાહું છું કામ તે મારા માટે મજા છે તો વ્યક્તિ કામનો આનંદ માણી શકશે તમારે તમારા વ્યાવસાયિક જીવન માટે તમારા અંગત જીવનને બાજુ પર ન રાખી દેવું જોઈએ આથી ત્યારે જ આપણે જેને કાર્ય અને જીવનનું સંતુલન કહીએ છીએ તેની વ્યક્તિને જરૂર પડે છે તાજેતરમાં જ અમે કાર્ય અને જીવન વિશે પ્રકાશિત કર્યું છે જે મને યાદ છે ત્યાં સુધી કોજન્ટ મેનેજમેન્ટ એન્ડ બિઝનેસ માં પ્રકાશિત થયેલ છે આપણે તેની શા માટે જરૂર છે તેના પર ભાર મૂકીએ છીએ કારણ કે આધુનિક જીવનશૈલી તરફ જોતાં દરેક ટૂંકા જીવનમાં ઝડપી પ્રગતિ ઝડપી સિદ્ધિઓની ઝંખના કરે છે અને તે કાર્ય જીવન વચ્ચે સંતુલન જાળવવામાં તકલીફ ઉત્પન્ન કરે છે વ્યક્તિએ ખૂબ કાળજી રાખવી પડે છે કારણ કે કાર્ય જીવન વચ્ચેનું સંતુલન પ્રત્યક્ષ રીતે તમારા જીવનની ગુણવત્તા સાથે સંબંધ ધરાવે છે હું એ માર્ગે છું જે મને સંતોષ આપે છે જો હા તો કેટલો જો ઓછો તો પણ કેટલો મારી મોટા ભાગની ક્ષમતાઓ મેં પોતે વિકસાવેલી છે આને આપણે કહીએ છીએ કે પોતની જાતમાં શ્રદ્ધા રાખવી અને પોતાની જાતમાં શ્રદ્ધા રાખવાથી તે વ્યક્તિને જીવનમાં મહત્તમ સંતોષ આપે છે તે જીવન પ્રત્યેનો સમગ્ર દૃષ્ટિકોણ દર્શાવે છે અને તે જે ગુણવત્તાનું સર્જન કરે છે તે જીવનમાં ગુણવત્તા લાવે છે અને તમે જો આ કસોટી આપશો તો તમને તમારા જીવનની ગુણવત્તાની સ્થિતિનું તમારા પોતાના વિશ્લેષણ અને અર્થઘટન માટે ચાર પ્રકારના પ્રાપ્તાંકની શ્રેણી આપશે તે પોતાની જાતનું વિશ્લેષણ કરવા માટે ખૂબ સહાયરૂપ થઈ શકે જો તમારો પ્રાપ્તાંક 27 30 ની વચ્ચેનો હોય તો તમે મહત્તમ સ્તરે છો જે તમારા જીવનની ગુણવત્તા અંગેનો સારો નિર્દેશ છે અને જો તમારી સ્થિતિ એ કક્ષા કરતાં સહેજ નીચી હોય તો તમે નિપુણ છો તમે તમારા જીવનની ગુણવત્તામાં સરેરાશ છો તમે તમારી જાતનું સંચાલન કરી શકો છો પરંતુ તમારે હજુ ઘણો વિકાસ કરવાની જરૂર છે જો તમારો પ્રાપ્તાંક 17 21 વચ્ચેનો હોય તો તમારી સ્થિતિ સંવેદનશીલ છે તેવી શક્યતા રહેલી છે કે તમે તમારું સ્વાસ્થ્ય ગુમાવો અને તમારું જીવન નર્ક સમાન થઇ જાય અને હા જો તમારો પ્રાપ્તાંક 0 16 ની વચ્ચેનો છે તો તમે ખૂબ જ નબળી ગુણવત્તાવાળું જીવન જીવો છો કારણ કે તમને ખૂબ તકલીફો અને સમસ્યાઓ થવાની સંભાવના છે આથી જો આ હોય તો તમારે વિશેષ કાળજી લેવાની જરૂર છે આ કસોટી આપ્યા પછી જો તમે આ કક્ષામાં આવતા હો તો તમે ચોક્કસ સૂચનો ચોક્કસ સલાહ માંગી શકો જેની મદદથી તમે તમારા જીવનની સર્વાંગી ગુણવત્તામાં સુધાર લાવી શકો તેથી હવે આગળ વધતાં આપણે જેને સંબંધ આંક કહીએ છીએ તેનું દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વ છે વ્યક્તિના જીવનમાં આરક્યુ નું ખૂબ મહત્વ છે સંબંધ આંક એ નક્કી કરે છે કે કુટુંબમાં મિત્રો સાથે સહકાર્યકરો સાથે જેની સાથે તમે કામ કરો છો તેની સાથે તમે કેવા પ્રકારનો સંબંધ ધરાવો છો આથી મહેરબાની કરીને નીચે દર્શાવેલું પ્રત્યેક વિધાન તમે હાલમાં તમારી જાત વિશે શું વિચારો છો કે અનુભવો છો તેનું કેટલી સારી રીતે વિગતવર્ણન કરે છે તે દર્શાવો કેટલાક એવા લોકો છે જેની સાથે હું ઊંડાણપૂર્વક જોડાઉં છું મારી નિકટ રહેલા કેટલાક લોકો સાથે હું પ્રામાણિક હોઉં છું અને તેઓ પણ મારી તરફ પ્રામાણિક છે હું અન્ય વ્યક્તિને ઊંડાણપૂર્વક ચાહું છું હું મોટે ભાગે એવા લોકોને શોધી શકું છું જેની સાથે હું સામાજિકતા વિકસાવી શકું હું સંબંધોમાં લાંબાગાળાની પ્રતિબદ્ધતા દાખવી શકું છું હું જાણું છું કે મારી નિકટ રહેલા લોકો માટે હું મહત્વનો છું હું લોકોને એ સહેલાઈથી કહી શકું છું કે હું તેમની સંભાળ લઉં છું તો આ બધા વિધાન સંબંધ આંકનું માપન કરે છે જો આ સ્કેલ પર તમારો પ્રાપ્તાંક ઉચ્ચતર હોય તો તમે ઉચ્ચ સ્તરના સંબંધ આંકનો આનંદ માણો છો તેવી સંભાવના રહેલી છે હકીકતે આ તમારા આંતરવૈયક્તિક સંબંધોનું સ્તર સૂચિત કરે છે જો તમારો પ્રાપ્તાંક 0 13 ની વચ્ચેનો હોય તો તમે નિમ્નતમ સ્તરે છો તમે ખૂબ ખરાબ સંબંધો આંતરવૈયક્તિક સંબંધો ધરાવો છો જો તમારો પ્રાપ્તાંક 14 16 હોય તો આ પણ ખૂબ નિમ્ન સ્તર છે જેને તમે 'સંવેદનશીલ' કહો છો તમારે ઘણો વિકાસ કરવાની જરૂર છે હકીકતે તમારે સારા સ્તરના આંતરવૈયક્તિક સંબંધો બાંધવાની જરૂર છે 17 19 એ તમારું સરેરાશ સ્તર દર્શાવે છે તે ખૂબ સારું નથી પણ તમે તમારા જીવનનું સંચાલન કરી શકો છો આને સરેરાશ કે નિપુણ કહેવાય છે પરંતુ જો તમારો પ્રાપ્તાંક 20 21 હોય તો તે મહત્તમ સ્તર છે તમે તમારા સંબંધોનો આનંદ માણી રહ્યા છો તમે તમારા સહકાર્યકરો સાથે તમારા કુટુંબીજનો સાથે અને તમારી આજુબાજુ રહેલા દરેક સાથે સ્વસ્થ સંબંધ નિભાવી રહ્યા છો અને સૌથી વધુ અગત્યનું એ છે કે સાંવેગિક બુદ્ધિની તમારા કાર્ય સંબંધી વર્તન જેને આપણે કાર્ય દેખાવ કાર્ય પ્રતિબદ્ધતા કાર્ય સંતોષ કહીએ છીએ તેના પર તીવ્ર અસર પડે છે આપણે સંસ્થાકીય સંદર્ભમાં જોયું છે કે સાંવેગિક બુદ્ધિ ધરાવતા લોકો ઊંચો કાર્ય દેખાવ કરે છે કારણ કે તેઓ અન્ય સાથે જોડાય છે તેઓ પોતાના કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ હોય છે તેઓ વિશ્વસનીય કર્મચારીઓ હોય છે હું મારા કાર્ય દેખાવથી સંતુષ્ટ છું મારા સહકાર્યકરો કહેતા કે હું મારા કાર્ય સંલગ્ન સભ્યો વચ્ચે પ્રત્યાયનને સુગમ બનાવું છું હું કાર્યોથી દૂરી અને અલિપ્તતા અનુભવું છું સોંપાયલા કાર્ય પ્રત્યે ધ્યાન આપવાનું મારા માટે મુશ્કેલ બની જાય છે મારા કાર્ય સંબંધિત ટીમમાં નિર્ણય ઘડતરની પ્રક્રિયામાં હું સામેલ થાઉં છું હું જાણું છું કે મારી નિકટતમ રહેલા લોકો માટે હું મહત્વનો છું મને પ્રતિબદ્ધતા પૂર્ણ કરવામાં અને સોંપાયેલા કાર્યો પૂરા કરવામાં મુશ્કેલી પડે છે હું મારાથી શક્ય તેટલો સાતત્યપૂર્ણ શ્રેષ્ઠ કાર્ય દેખાવ કરું છું હું મારાથી શક્ય તેટલો સાતત્યપૂર્ણ શ્રેષ્ઠ કાર્ય દેખાવ કરું છું જો આના પર તમે ઊંચો દર આપો છો તો એનો અર્થ એ થયો કે તમારી સંસ્થામાં તમે ઊંચો કાર્ય દેખાવ કરનાર છો જો તમારા કાર્ય દેખાવથી તમે ખુશ હો તો એ પણ તમારા મહત્તમ દેખાવનો નિર્દેશ કરે છે આથી આ કસોટી આપ્યા પછી પણ તમને મહત્તમ દેખાવ હેઠળ ચાર શ્રેણીમાં પ્રાપ્તાંકો મળશે ફરીથી તમને 0 1 2 3 તેવા પ્રાપ્તાંક મળી શકે છે આ સ્કેલ પરનો ઊંચો પ્રાપ્તાંક મહત્તમ કાર્ય દેખાવના ઊંચા સ્તરનો નિર્દેશ કરે છે આ સ્કેલ પરથી પસાર થયા પછી તમને પ્રાપ્તાંકોની ચાર કક્ષા મળવાની સંભાવના છે 0 12 13 16 17 19 20 21 આથી જો તમારો પ્રાપ્તાંક 20 21 વચ્ચેનો હોય તો એ સારો સંકેત છે તમે જેને મહત્તમ સ્તર કહી શકાય તેવા મહત્તમ કાર્ય દેખાવનો આનંદ માણી રહ્યા છો જો તમારો પ્રાપ્તાંક 17 19 વચ્ચેનો હોય તો તમે નિપુણ સ્તરે છો જો તમારો પ્રાપ્તાંક 13 16 ની વચ્ચેનો હોય તો તમે સંવેદનશીલ છો જો તમારો પ્રાપ્તાંક 0 12 ની વચ્ચેનો હોય તો તમે મહત્તમ કાર્ય દેખાવના નિમ્નતમ સ્તરે છો જેને સાવધાની કહેવામાં આવે છે તમારે ઘણો વિકાસ કરવાની જરૂર છે જો તમે સંવેદનશીલ હો તો પણ તમે ધોરણ મુજબના નથી નિપુણ તે ઠીક છે તમે માત્ર સંસ્થામાં ટકી રહેવા માટે કાર્ય દેખાવ કરો છો પણ જો તમારો પ્રાપ્તાંક આ હોય તો તમે કાર્ય દેખાવ કરનાર તારક છો આથી ગોલમેન એમ કહે છે કે સંસ્થામાં કાર્ય દેખાવ કરનાર તારક બનવા માટે વ્યક્તિમાં ઉચ્ચ સ્તરની સાંવેગિક બુદ્ધિ હોવી જરૂરી છે જેમાં તમારી સાંવેગિક સાક્ષરતા તમારી ઇક્યુ સક્ષમતાઓ અને વળી ઇક્યુ મૂલ્યો અને માન્યતાઓના સંમિશ્રણનો સમાવેશ થાય છે આની સાથે સાથે તમારે સાંપ્રત પર્યાવરણનું માપન કરવું જોઈએ આથી આના પરનો સ્વસ્થ પ્રોફાઇલ વ્યક્તિને દેખાવ કરનાર તારક કે સંસ્થામાં તારક કર્મચારી બનવા તરફ દોરી જાય છે આમ હું જે કહેવાનો પ્રયત્ન કરતો હતો તે ચોકસાઈથી આજ છે આ સ્કેલમાંથી પસાર થયા પછી તમને આ નકશો મળશે આમ આ નકશો સાવધાની સંવેદનશીલ નિપુણ અને મહત્તમ એમ ઇક્યુ નકશાની સમગ્ર શ્રેણી દર્શાવે છે અહીં તમે જોઈ શકશો કે મેં આ કસોટીનો સાદો પ્રોફાઇલ લીધેલો છે આમઆ જુદા જુદા વિભાગો છે જેને વ્યાપક રીતે આપણે પ્રાથમિક પરિબળ કહીએ છીએ અને આ ઇક્યુ માપન પ્રોફાઇલના ગૌણ પરિબળો છે આથી અહીં દરેક પરિમાણ પર તમે પ્રાપ્તાંક મેળવો અને લાઈન ગ્રાફ બનાવો તો આ પ્રકારનો પ્રોફાઇલ દેખાશે દાખલા તરીકે અહીં તમને આ પ્રાપ્તાંક હોઈ શકે છે અહીં તમે ઇક્યુ પરિમાણ મૂકી શકો છો આમ123 કોઈ પણ રીતે દાખલા તરીકે તમારી સાંપ્રત સભાનતા અહીં આવે છે તો તમે નિપુણ છો પછી બીજા પરિમાણ પર તમે મહત્તમ છો ત્યાર પછી સંવેદનશીલ છો તો ફરીથી તમારી ઇક્યુ સક્ષમતાઓ મહત્તમ છે અને તમારા ઇક્યુ પરિણામો મહત્તમ સંવેદનશીલ સાવધાની છે આથી તમારો પ્રોફાઇલ તે મુજબનો બનશે આથી ગ્રાફ જે દર્શાવે છે તે તમારી ઇક્યુની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે ઇક્યુ પ્રોફાઈલ આંખ ઉઘાડનાર પણ છે કે તમે ઘણી ઇક્યુ સક્ષમતાઓમાં નિમ્ન છો તમારે તમારા જીવન તેમજ વ્યાવસાયિક જીવનમાં સફળ થવા માટે તાત્કાલિક વિકાસ કરવાની જરૂર છે આથી આના કરતા નીચેનો કોઈ પ્રોફાઇલ પછી તે સંવેદનશીલ હોય કે સાવધાની તેમણે ઇઆઇ પ્રોફાઇલના સંતુલિત સ્તર પર આવવા માટે તાત્કાલિક વિકાસ કરવાની જરૂર છે આમ સંક્ષેપમાં આ ઇક્યુ પ્રોફાઇલ વિશે છે હવે હું અભ્યાસમાં તમને કેટલાક અસાઇન્મેન્ટ આપી રહ્યો છું જે વાચકોએ પૂર્ણ કરવાના છે ઇક્યુ મેપ એટલે શું તમે તેમાંથી શું શીખ્યા ઇક્યુ માપન ઇક્યુ નકશા પર તમારી શી સ્થિતિ છે તમને લાગે છે કે તમે તમારા ઇક્યુ પ્રોફાઇલનો વિકાસ કરી શકો છો આ પ્રશ્નોના જવાબ આપ્યા પછી ચોક્કસાઇથી તમે સમજી શકશો કે ઇક્યુ એટલે શું અને વ્યક્તિગત તેમજ સંસ્થાકીય બંને જીવનમાં તેનું શું મહત્વ છે સાંવેગિક બુદ્ધિના આ અભ્યાસમાં ઇક્યુ માપનનો આ મહત્વનો સારાંશ છે આપનો આભાર